નમસ્કાર વ્યવહારુ અભિગમ સાથેની સેવા માર્કેટિંગના આ વર્ગમાં આપનું સ્વાગત છે આજે આપણે ગ્રાહક સુરક્ષા પરના પાઠ ની ચર્ચા કરીશું અને મુખ્યત્વે ગ્રાહક સુરક્ષા અધિનિયમ ૧૯૮૬ ની ચર્ચા કરીશું તો ચાલો હવે આપણે ગ્રાહક સુરક્ષા અધિનિયમ ૧૯૮૬ ની ચર્ચા કરીએ 15 માર્ચ ૧૯૬૨ના રોજ યુ ના ભૂતપૂર્વ પ્રમુખ જ્હોન એફ કેનેડીએ સૌપ્રથમ વખત યુએસ સેનેટમાં ગ્રાહક અધિકારો વિશે વાત કરી હતી તેમણે ચાર પ્રકારના ગ્રાહક અધિકારોની દરખાસ્ત કરી હતી તેમાં સલામતીનો અધિકાર માહિતી મેળવવાનો અધિકાર ઉત્પાદન પસંદ કરવાનો અધિકાર અને સાંભળવાના અધિકારનો સમાવેશ થાય છે દર વર્ષે ૧૫મી માર્ચ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે ભારતે ૧૯૮૬માં ગ્રાહક સુરક્ષા અધિનિયમમાં છ પ્રકારના ગ્રાહક અધિકારોને માન્યતા આપી છે ભારતમાં ગ્રાહકોના અધિકારો નીચે મુજબ છે જીવન અને મિલકત માટે જોખમી તેવા માલસામાનના માર્કેટિંગ સામે રક્ષણ મેળવવાનો અધિકાર ગ્રાહકને અનેકવિધ અન્યાયી વેપાર પ્રથાઓ જેવી કે ઉત્પાદનની ઓછી ગુણવત્તા સામે રક્ષણ ઉત્પાદનના જથ્થા શુદ્ધતા ઉત્પાદનના ધોરણ અને ઉત્પાદનની કિંમત અંગેની માહિતી મેળવવાનો અધિકાર આ ઉપરાંત ગ્રાહકોને શક્ય હોય ત્યારે સ્પર્ધાત્મક ભાવે વિવિધ પ્રકારના માલસામાનની ઉપલબ્ધતા અંગેની માહિતી મેળવવાનો અધિકાર ગ્રાહકોને પોતાની સમસ્યા અંગે અવાજ ઉઠાવવાનો અધિકાર છે તેમજ ગ્રાહકોના હિતોના જાળવી રાખવા માટે યોગ્ય ફોરમ પર ચર્ચા કરાવવાનો પણ અધિકાર છે અન્યાયી વ્યવહાર પ્રથાઓ અથવા ગ્રાહકોના અનૈતિક શોષણ સામે નિવારણ મેળવવાનો અધિકાર તેમજ ગ્રાહક શિક્ષણનો અધિકાર છે ગ્રાહક અધિનિયમના વ્યાપનુ 2002માં વિસ્તરણ કરવામાં આવ્યું હતું સેકશન ૨૦ ના અંતર્ગત ગ્રાહક સુરક્ષા અધિનિયમમાં સેવાની વ્યાખ્યા આપવામાં આવી હતી વ્યાખ્યા પ્રમાણે સેવા એ સંભવિત વપરાશકર્તાઓને ઉપલબ્ધ કરાવવામાં આવે છે અને વપરાશકર્તા સેવાની ચૂકવણી કરવા માટે તૈયાર હોય છે તેમાં બેન્કિંગ ધિરાણ વીમો પરિવહન કોઈપણ પ્રકારની પ્રોસેસિંગની સેવાઓ વિદ્યુત અથવા અન્ય ઊર્જાનો પુરવઠો બોર્ડ રહેઠાણ અથવા બંને હાઉસિંગ બાંધકામ મનોરંજન મનોરંજન પાર્ક સમાચાર અને અન્ય માહિતી સંબંધિત સેવાઓનો સમાવેશ થાય છે પરંતુ તેમાં મફત અથવા નિશુલ્ક સેવાઓ અને વ્યક્તિગત કરાર હેઠળની રેન્ડરીંગ સેવાઓનો સમાવેશ થતો નથી મફત તબીબી સેવાઓનો ગ્રાહક અધિનિયમમાં સમાવેશ કરવામાં આવતો નથી નોકર દ્વારા આપવામાં આવતી સેવાઓનો વ્યક્તિગત સેવાના કરારમાં સમાવેશ થાય છે કોઈ પણ સમય ઘરમાલિક નોકરને કામમાંથી કાઢી શકે છે તેથી એવું કહી શકાય કે ઘરમાલિક એ કર્મચારી તરીકે નોકરીની સેવાઓ ખરીદતા નથી તેથી જ ઘરમાલિક નોકર દ્વારા આપવામાં આવતી સેવાઓની ગુણવત્તામાં રહેલી ઉણપ અંગે ફરિયાદ કરી શકશે નહીં જોકે ડોક્ટર દ્વારા દર્દીને આપવામાં આવતી સેવા વ્યક્તિગત સેવા કરાર હેઠળ આવે છે તેથી દર્દી સેવામાં રહેલી ખામી અંગે ફરિયાદ કરી શકે છે અને ખામીયુકત સેવાની સમસ્યાનું નિવારણ માંગી શકે છે કંપની દ્વારા તેના કર્મચારીઓ માટે કેન્ટીન અને પરિવહન સેવાઓ પૂરી પાડવામાં આવે છે પરંતુ સંભવિત કર્મચારીઓ સેવા માટે ચૂકવણી કરવા તૈયાર હોય છે છતાં તેમણે આ સેવા પૂરી પાડવામાં આવતી નથી આવી સેવાઓનો ગ્રાહક સુરક્ષા અધિનિયમ ૧૯૮૬માં સમાવેશ કરવામાં આવતો નથી જો કોઈ કંપનીના કર્મચારી હડતાલ કરવાનું નક્કી કરે તો તેઓએ અખબારમાં જાહેરાત આપવી જોઈએ કે સંસ્થામાં હડતાલ પડવાની છે જેથી કરીને કંપનીના ગ્રાહકો આશ્ચર્યચકિત ન થાય અને પોતાને હડતાલ માટે અગાઉથી તૈયાર કરી શકે આ વીડિયો જોવા બદલ આપનો આભાર મને આશા છે કે આ વર્ગમાં તમને મદદ મળી હશે ખુબ ખુબ આભાર